આ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક વ્યાખ્યાનોમાં આપણે કેટલાક મહત્વપૂર્ણ સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઇફસાઇકલ મોડેલો જોયા હતા આપણે ક્લાસિકલ મોડેલ જોવાનું શરૂ કર્યું હતું જે ખૂબ જ સાહજિક છે ક્લાસિકલ વોટરફોલ મોડેલ અને આ મોડેલના ડેરિવેટિવ્ઝ એટલે કે ઇટરેટિવ વોટરફોલ મોડેલ વી મોડેલ પ્રોટોટાઇપિંગ મોડેલ અને વગેરે અને વર્ષોથી વોટરફોલ મોડેલની ખામીઓ નજરે પડતાં થોડા વધુ મોડેલો આવ્યા આ આરએડી મોડેલ ઈન્ક્રિમેન્ટલ મોડેલ ઇટરેશન સાથે ઈન્ક્રિમેન્ટલ અને ઈવોલ્યુશનરી મોડેલ હતા છેલ્લા વ્યાખ્યાનમાં આપણે ઈન્ક્રિમેન્ટલ મોડેલ જોયું હતું આજે આપણે પ્રથમ ઈવોલ્યુશનરી મોડેલ પર નજર નાખીશું અને તે પછી આપણે એજાઇલ ડેવલપમેન્ટ મોડેલ પર નજર નાખીશું આ હકીકતમાં ઇટરેશન સાથેનું એક ઈવોલ્યુશનરી મોડેલ છે છેલ્લા વર્ગમાં યાદ રાખીએ કે આપણે કહ્યું હતું કે હાલની ફંકશનાલિટી જે ડેવલપ અને ડિલિવર કરવામાં આવી હતી તે ઇટરેટેડ છે અને ગ્રાહકના ફીડબેકના આધારે શુદ્ધ થાય છે ત્યારે ઇટરેશન શબ્દનો ઉપયોગ થાય છે ચાલો આપણે ઈવોલ્યુશનરી મોડેલને ઇટરેશન સાથે જોઈએ આપણે વોટરફોલ આધારિત મોડેલ વિશે કહ્યું હતું તેમાંથી એક મુખ્ય સમસ્યા એ છે કે પ્રોજેક્ટની શરૂઆતમાં રેકવાયર્મેન્ટ નિર્ધારિત અને સ્થિર થાય છે પરંતુ તે પછી અહીં વ્યવહારિક પરિસ્થિતિ વિશે અહીં જુઓ કેપર્સ જોન્સએ 8000 પ્રોજેક્ટ્સ પર સંશોધન કર્યું અને તેમણે શોધી કાઢ્યું કે 40 ટકા રેકવાયર્મેન્ટ એવી છે જે ડેવલપમેન્ટ શરૂ થઈ ગયા પછી આવે છે જો આપણે રેકવાયર્મેન્ટ સ્થિર કરી દીધી હોત તો પ્રારંભ તો પછી આ 40 ટકા ફેરફારો શામેલ કરવું ખૂબ મુશ્કેલ હશે કારણ કે 40 ટકા વાસ્તવિકતામાં આ સરેરાશ આંકડો છે તે કેટલાક પ્રોજેક્ટ્સ માટે પણ વધુ હોઈ શકે છે અને તેથી એક મોડેલની જરૂરિયાત છે જે રેકવાયર્મેન્ટમાં ફેરફારોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે છે વિવિધ કારણોસર રેકવાયર્મેન્ટ બદલાય છે કદાચ ધંધામાં ખૂબ ઝડપથી ફેરફાર થાય છે એકવાર તેઓએ એક વ્યવસાય પ્રક્રિયા નિર્ધારિત કરી દીધા પછી એક મહિના પછી વ્યવસાયની પ્રક્રિયા બદલાઇ શકે છે અથવા ટેકનિકલ બદલાઇ શકે છે અથવા કદાચ તેઓને તે સમજાયું ન હોત અને કંઈક બીજું કહ્યું હતું કદાચ તેઓ કંઈક કહેવાનું ભૂલી ગયા હશે વગેરે તેથી વિવિધ કારણોને લીધે રેકવાયર્મેન્ટ બદલાય છે અને આપણને એક મોડેલની જરૂર છે જે રેકવાયર્મેન્ટમાં ફેરફારોને અસરકારક રીતે નિયંત્રિત કરી શકે એક રીત જે ખૂબ આશાસ્પદ માનવામાં આવી છે તે છે કે દરેક વખતે સિસ્ટમનો માત્ર એક નાનો ભાગ કરો તે જોખમકારક છે જે ગ્રાહક બદલી શકે છે જેના વિશે ખાતરી નથી આ નાના કામ માટે થોડી યોજના બનાવો થોડું ડિઝાઇન કરો થોડો કોડ બનાવો અને એકવાર નાનો ભાગ પૂરો થઈ જાય પછી ગ્રાહકને તેના મૂલ્યાંકન અને ફીડબેક માટે આપો અહીં ગ્રાહકને ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે અંતિમ વપરાશકર્તા ટેસ્ટર ઇંટિગ્રેટર ટેકનિકલ લેખક બધા ડેવલપમેન્ટમાં શામેલ છે ચાલો જોઈએ કે આ ક્ષેત્રમાં ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ શું છે ટોમ ગિલિબ તેમણે ઈવોલ્યુશનરી મોડેલ પર શું કહેલું છે તે કહે છે કે એક જટિલ સિસ્ટમ જો નાના પગલામાં અમલમાં મૂકવામાં આવે તો સૌથી સફળ રહેશે નિષ્ફળતા પરના પાછલા સફળ પગલા માટે પીછેહઠ જો કેટલીક ફંકશનાલિટી તદ્દન જરૂરી નથી તો ઓછામાં ઓછું તમે પાછલા સ્થળે જઇ શકો વર્ઝન કે જે સ્વીકાર્ય છે અને તે પછી ત્યાંથી બધા રીસોર્સીસમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તવિક દુનિયામાંથી ફીડબેક પ્રાપ્ત કરવાની તક ડેવલપ કરો અને તમે શક્ય ભૂલોને સુધારી શકો છો તેથી ટોમ ગિલિબના જણાવ્યા મુજબ તેમણે આ કેટલીક લાઇનોમાં અહીં ઈવોલ્યુશનરી મોડેલ મેળવ્યું છે તે વિવિધ કારણોસર રેકવાયર્મેન્ટમાં ફેરફારને નિયંત્રિત કરવા માટે એક ખૂબ જ આશાસ્પદ મોડેલ છે ચાલો જોઈએ કે ઇટરેશન સાથેના ઇવોલ્યુશન મોડેલ વિશે ક્રેગ લારમેન શું કહે છે "ઇવોલ્યુશનરી ઇટરેટિવ ડેવલપમેન્ટ સૂચવે છે કે ડેવલપમેન્ટના ઇટરેશનો શરૂ થાય તે પહેલાં મુખ્ય અપ ફ્રન્ટ સ્પેસિફિકેશનમાં સંપૂર્ણ વ્યાખ્યાયિત અને સ્થિર થવાને બદલે રિકવાયર્મેન્ટ પ્લાન એસ્ટિમેટ અને સોલ્યૂશન ઇટરેશનના ડેવલપમેન્ટ દરમિયાન સુધરે છે ઇવોલ્યુશનરી પદ્ધતિઓ માં અવિશ્વસનીય શોધ અને નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ માં થયેલા ફેરફાર નો સમાવેશ થાય છે તેથી ક્રેગ લારમેન કહે છે કે જ્યારે કોઈ પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે તે જરૂરી છે તે તમામની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે જ્યારે તમે શરૂ કરો ત્યારે જ તમે જાણી શકો છો કે શું ખોટું છે શું ખરેખર જરૂરી છે અને વગેરે તેથી વોટરફોલ મોડલ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં ડેવલપમેન્ટ શરૂ થાય તે પહેલાં રિકવાયર્મેન્ટને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત અને સ્થિર કરવામાં આવે છે અને તેથી ઈવોલ્યુશનરી મોડેલ એ તેના શબ્દો પર જવાનો માર્ગ છે અને તે સાચું છે મોટાભાગના ડેવલપમેન્ટ મોડેલો કે જે હવે ઉપયોગમાં લેવાય છે જે લોકપ્રિય થઈ ગયા છે કેટલાક સ્વરૂપમાં ઈવોલ્યુશનરી મોડેલનો ઉપયોગ કરે છે ચાલો આપણે ઈવોલ્યુશનરી મોડેલ જોઈએ અહીં સોફ્ટવેરનાં મૂળ મોડ્યુલો સૌ પ્રથમ ડેવલપ થાય છે અને આ કેપેબીલીટીઓના વધતા સ્તરમાં સુધારેલ છે જેને ઇટરેશન તરીકે ઓળખવામાં આવે છે ઇટરેશનમાં નવી ફંકશનાલિટી ઉમેરવામાં આવશે અને વપરાશકર્તાની ફીડબેકના આધારે હાલની ફંકશનાલિટી પણ બદલી શકે છે અને દરેક ડેવલપમેન્ટ દરેક ઇટરેશન નાના વોટરફોલ મોડેલ દ્વારા ડેવલપ કરવામાં આવે છે ઇટરેશનના અંતે કેટલાક કોડ ગ્રાહકને અવિરતપણે ડિલિવર કરવામાં આવે છે ડેવલપમેન્ટના અંતે કદાચ હાલની ફંકશનાલિટી બદલાઇ શકે છે શક્ય છે કે કોઈ નવી ફંકશનાલિટી ઉમેરવામાં ન આવી હોય પરંતુ ફક્ત અસ્તિત્વમાં છે તે ફંકશનાલિટી સુધારેલ છે અથવા એવું થઈ શકે છે કે હાલની ફંકશનાલિટી થોડી બદલાઈ ગઈ છે અને નવી ફંકશનાલિટી ઉમેરવામાં આવી છે તેથી આ એક ઈન્ક્રિમેન્ટ છે અને તેથી તેમાં થોડું ઈન્ક્રિમેન્ટલ ડેવલપમેન્ટ છે પરંતુ તે પછી સવાલ એ છે કે ઈન્ક્રિમેન્ટલ ડેવલપમેન્ટ અને ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટ કેવી રીતે અલગ છે કારણ કે તમે જોઈ શકો છો કે આ બંને મોડેલો ઈન્ક્રિમેન્ટલ અને ઈવોલ્યુશનરી ત્યાં ઘણું ઓછું ઈન્ક્રિમેન્ટ થાય છે જેના પર સિસ્ટમ ડેવલપ થાય છે અને આ ઈન્ક્રિમેન્ટ ગ્રાહક સાઇટ પર લાગુ કરવામાં આવે છે અને ફીડબેક પ્રાપ્ત થાય છે પરંતુ હું અહીં ઉલ્લેખ કરું છું કે શુદ્ધ ઈન્ક્રિમેન્ટલ મોડેલમાં તમે અમારી છેલ્લી ચર્ચાથી યાદ રાખશો કે તે બધી રિકવાયર્મેન્ટઓ ઓળખી કાઢવામાં આવી છે અને આ નાના ઈન્ક્રિમેન્ટમાં પ્લાન કરવામાં આવી છે દરેક ઇન્ક્રીમેન્ટ ડેવલપ થાય છે લાગુ કરવામાં આવે છે ફીડબેક પ્રાપ્ત થાય છે અને ફેરફારો થઈ શકે છે પરંતુ ઈન્ક્રિમેન્ટલ મોડેલમાં બધી રિકવાયર્મેન્ટ શરૂ કરવા માટે એકત્રિત કરવામાં આવે છે જ્યારે ઈવોલ્યુશનરી મોડેલમાં તે કેસ નથી અહીં સિસ્ટમની એકંદર સમજણ પછી આપણે ખરેખર બધી રિકવાયર્મેન્ટને હાથ લેતા નથી પરંતુ તે પછી કેટલાક મુખ્ય અથવા જોખમી મોડ્યુલોથી પ્રારંભ કરીએ છીએ દરેક ઇટરેશનના અંતે એક ટેસ્ટેડ ઇન્ટિગ્રેટેડ એક્ઝેક્યુટેબલ સિસ્ટમ ડેવલપ થાય છે ગ્રાહક સાઇટ પર ડિપ્લોય કરવામાં આવે છે દરેક ઇટરેશનની લંબાઈ સામાન્ય રીતે નિશ્ચિત હોય છે જે કંઈક 2 અઠવાડિયાથી 1 મહિના અથવા 1 5 મહિના 2 થી 6 અઠવાડિયા જેવી હોય છે અને ડેવલપમેન્ટ અનેક ઇટરેશનો પર આગળ વધે છે ઉદાહરણ તરીકે સિસ્ટમ 10 થી 15 ઇટરેશનોમાં ડેવલપ થઈ શકે છે જેમ તમે ઈવોલ્યુશનરી મોડેલ જોઈ શકો છો રિકવાયર્મેન્ટ સ્થિર નથી પરંતુ અહીં ફીડબેક આપવા માટે ગ્રાહકને ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના આધારે આગળના ડેવલપમેન્ટ થાય છે અને ગ્રાહકના ફીડબેકને ધ્યાનમાં લેવામાં આવે છે અને ફંકશનાલિટીમાં ફેરફાર થાય છે તેથી અહીં રિકવાયર્મેન્ટને ઇટરેશનમાં સુધારવામાં આવે છે કેટલીક હાલની ફંકશનાલિટી તેમજ નવી ફંકશનાલિટી ડિલિવર કરવામાં આવે છે અહીં ગ્રાહક સાઇટ પર ક્રમિક વર્ઝન ડેવલપ અને ડિપ્લોય કરવામાં આવે છે દરેક વર્ઝન કેટલાક ઉપયોગી કાર્ય કરવા માટે સક્ષમ છે જેનો ઉપયોગ ગ્રાહક કરી શકે છે અને ફીડબેક આપી શકે છે અને નવા પ્રકાશનમાં નવી ફંકશનાલિટી શામેલ હોઈ શકે છે અને હાલની ફંકશનાલિટી પણ સુધારી શકે છે આપણે તેને આકૃતિ પ્રમાણે આ રીતે રજૂ કરી શકીએ છીએ કે શરૂઆતમાં રફ રિકવાયર્મેન્ટ ફક્ત સિસ્ટમને શું કરવાની જરૂર છે તે સમજો અને પછી ત્યાં ઇટરેશનો છે ઇટરેશન અહીં બતાવવામાં આવ્યા છે દરેક ઇટરેશનમાં એક મીની વોટરફોલ મોડલ છે જ્યાં એક નાનો ભાગ સ્પષ્ટ કરવાની જરૂર છે ડેવલપ વેલિડેટે અને ગ્રાહક સાઇટ પર ડિપ્લોય પ્રારંભિક વર્ઝનથી પ્રારંભ કરવા માટે ફીડબેક પ્રાપ્ત થાય છે ત્યાં ઘણા મધ્યવર્તી વર્ઝન છે અને તે પછી અંતિમ વર્ઝન ગ્રાહક સાઇટ પર ડિપ્લોય કરવામાં આવે છે ઇવોલ્યુશનરી મોડેલનો ફાયદો છે કે ગ્રાહક સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે અને ફીડબેક આપી શકે છે અને તેથી ઇવોલ્યુશનરી મોડેલ વપરાશકર્તા ની રિકવાયર્મેન્ટ શોધવા માટે ચોક્કસ વપરાશકર્તાની રિકવાયર્મેન્ટ અને એકવાર તે ગ્રાહકની રિકવાયર્મેન્ટઓને પહોંચી વળવા માટે ગ્રાહકને પહોંચાડવામાં માટે યોગ્ય છે આ દરેક વખતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોવાથી દરેક ઈન્ક્રિમેન્ટનું ટેસ્ટિંગ અને ગ્રાહક સાઇટ પર ડિપ્લોય કરવામાં આવે છે તેથી મલ્ટીપલ ટેસ્ટિંગ પ્રવૃત્તિઓ ઇન્ટિગ્રેશન પ્રવૃત્તિઓ થાય છે અને તેથી તેમાં ભૂલો શામેલ થવાની સંભાવના ઓછી છે કારણ કે આનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને દરેક વખતે ડેવલપર દરેક સમયે નાના ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે જટિલતાને સંચાલિત કરવામાં મદદ કરે છે બદલાતી રિકવાયર્મેન્ટનું વધુ સારું સંચાલન કરે છે ગ્રાહકના ફીડબેક મેળવવામાં આવે છે અને શામેલ કરવામાં આવે છે ગ્રાહકને ઝડપથી વર્ઝન મળે છે તેઓ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની તાલીમ મેળવે છે જો ત્યાં ભૂલો હોય તો આ પછીના ઇટરેશનમાં ઝડપથી સુધારાય છે પરંતુ તે પછી ઈવોલ્યુશનરી મોડેલમાં કેટલીક સમસ્યાઓ છે ચાલો આપણે ઈવોલ્યુશનરી મોડેલની સમસ્યાઓ વિશે જાગૃત રહીએ તમે જોયું હતું કે તે ઘણા બધા ફાયદાઓ છે પરંતુ તે પછી અહીં પ્રક્રિયા અણધારી છે જે દરેક વખતે થાય છે આપણે ઈન્ક્રિમેન્ટ ડેવલપ કરી ડિપ્લોયકરીએ છીએ અને ગ્રાહકનો ફીડબેક મેળવીએ છીએ હવે જો ગ્રાહક ફક્ત રિકવાયર્મેન્ટને બદલતો રહે છે ફેરફારો માટે કહેતો રહે છે અને વગેરે તેથી પ્રક્રિયા અણધારી છે આપણને ખબર નથી કે તે ક્યારે સમાપ્ત થશે કારણ કે ગ્રાહક રિકવાયર્મેન્ટ બદલવાનું ચાલુ રાખી શકે છે અને જો આપણી પાસે લાંબી અવધિની યોજના છે તો પછી મેનપાવર ડિપ્લોયમેન્ટ તેમને ભરતી કરવા કાર્યનિરીક્ષકનું સૂચિ નિર્ધારિત કરવાનું વધુ સરળ બને છે અહીં આ બધા સમસ્યારૂપ છે સિસ્ટમ નબળી રીતે રચાયેલ છે કારણ કે ત્યાં એકંદર ડિઝાઇન બનાવવામાં આવી નથી તેના નાના ભાગો જ ડિઝાઇન અને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે ત્યારબાદ કોડ સતત બદલાતો રહે છે જેથી કોડ સ્ટ્રક્ચર ઘટે છે અને જો ગ્રાહક દરેક વખતે બદલાવની માંગણી કરે તો સિસ્ટમ અંતિમ વર્ઝનમાં ફેરવી શકાશે નહીં ચાલો હવે સ્પાઇરલ મોડેલ જોઈએ સ્પાઇરલ મોડેલની મુખ્ય લાક્ષણિકતા જોખમનું નિયંત્રણ છે ફક્ત અહીં સ્પાઇરલ ડાયાગ્રામ જુઓ મોડેલ સ્પાઇરલને અનુસરે છે આપણે તે જોશું તે બોહેમ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અહીં સ્પાઇરલના દરેક લૂપને ફેઝ તરીકે કહેવામાં આવે છે અને સિસ્ટમ ઘણા ફેઝ પર ડેવલપ થાય છે ફેઝની કોઈ નિશ્ચિત સંખ્યા નથી જેમ જેમ સિસ્ટમ ડેવલપ થાય છે તેમ તેમ વધુ અને વધુ ફેઝ બનાવવામાં આવે છે અંતિમ ડિલિવરી થાય ત્યાં સુધી આ સ્પાઇરલ પર ઘણી આંટીઓ હોઈ શકે છે પરંતુ દરેક ફેઝ કે જે સ્પાઇરલનો દરેક લૂપ છે એક લક્ષણ ઓળખવામાં આવે છે અને ડેવલપ કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીં સ્પાઇરલ મોડલ પર ચાર કવાડરન્ટ છે તો પ્રથમ કવાડરન્ટ તે ફેઝમાં શું કરવાની જરૂર છે તે ઓળખવામાં આવે છે અને પછી જો ત્યાં કોઈ અનસર્ટેઈનિટી હોય ટેકનિકલ અનસર્ટેઈનિટી અથવા વપરાશકર્તાની રિકવાયર્મેન્ટ સ્પષ્ટ નથી જોખમના નિવારણ માટે એક પ્રોટોટાઇપ ડેવલપ કરવામાં આવે છે અને ત્યારબાદ ગ્રાહકને તેના મૂલ્યાંકન માટે આપવામાં આવતા ઇટરેશનમાં ડેવલપમેન્ટ થાય છે અને તે પછી બીજી ફંકશનાલિટી લેવામાં આવે છે તેથી દરેક ઇટરેશન પર એક અથવા વધુ ફંકશનાલિટી લેવામાં આવે છે જોખમ ઉકેલવામાં આવે છે અને તે પછીનું ડેવલપમેન્ટ થાય છે અને ગ્રાહકનો ફીડબેક અહીં જોઇ શકાય છે આ મોડેલ ખૂબ જોખમી પ્રોજેક્ટ્સ માટે આદર્શ રીતે યોગ્ય છે જ્યાં ટેકનિકલ જાણીતું નથી સંભવત પહેલી વાર છે કે આ પ્રકારનું સોફ્ટવેર વિકસિત કરવામાં આવી રહ્યું છે ટેકનિકલ ચોક્કસ નથી અને વગેરે તેથી દરેક વખતે કેટલીક સૌથી જોખમી ફંકશનાલિટીને ઓળખવામાં આવે છે જોખમનું સમાધાન થાય છે તે ડેવલપ થાય છે અને ગ્રાહકના ફીડબેક માટે આપવામાં આવે છે અને આગળનો સુવિધાઓનો ફંકશનાલિટી લેવામાં આવે છે સ્લાઇડ સમયનો સંદર્ભ લો 1849 અહીં જોખમ એ સંજોગોની કોઈપણ પ્રતિકૂળતા છે જે પ્રોજેક્ટના સફળ સમાપ્તિને અવરોધે છે તે હોઈ શકે છે ટેકનિકલ સમસ્યાઓ સ્પષ્ટ નથી તે હોઈ શકે છે કે ગ્રાહક જે જરૂરી છે તે ચોખવટથી સ્પષ્ટ કરવામાં સક્ષમ નથી અને અહીં જોખમને દૂર કરવા માટે એક પ્રોટોટાઇપ ડેવલપ કરવામાં આવે છે જો જોખમ એ છે કે રિકવાયર્મેન્ટ અયોગ્ય છે તો ગ્રાહક માટે પ્રોટોટાઇપ ડેવલપ કરવામાં આવે છે જેથી તે જરૂરી છે તે વધુ સ્પષ્ટ રીતે કહી શકે ત્રીજું કવાડરન્ટ ડેવલપ અને વેલિડેટ કરવામાં આવે છે અને ચોથા કવાડરન્ટ એ ગ્રાહકોને ફીડબેક માટે ડેવલપડ સોલ્યુસન અને આગામી ઇટરેશન માટેની યોજના માટે આપે છે આપણે જોઈ શકીએ છીએ કે સ્પાઇરલની આસપાસના દરેક ઇટરેશન સાથે સોફ્ટવેરનાં વધુ અને વધુ સંપૂર્ણ વર્ઝન ડેવલપ થાય છે સ્પાઇરલ મોડેલને મેટા મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સ્પાઇરલનો એક લૂપ એ એક વોટરફોલ મોડેલ છે ત્યાં ઇટરેશનો છે અને તેથી તેમાં ઈવોલ્યુશનરી અને ઈન્ક્રિમેન્ટલ મોડેલ શામેલ છે તે પ્રોટોટાઇપિંગનો ઉપયોગ કરે છે વોટરફોલ મોડેલનો સ્ટેપવાઇઝ અભિગમ જાળવી રાખવામાં આવે છે અને તેથી આ મોડેલની અધોગતિ કરી શકાય છે અથવા અન્ય કોઈ મોડેલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ તે પછી યાદ રાખવાની જરૂર છે કે સ્પાઇરલ મોડેલ ખૂબ જોખમીઅને મોટા પ્રોજેક્ટ્સ માટે યોગ્ય છે હવે ચાલો એજાઇલ મોડેલ જોઈએ જો આપણે શબ્દકોશમાં એજાઇલનો અર્થ જોઈએ એજાઇલ એટલે સરળતાથી ખસેડવામાં આવે છે ખૂબ જ ઝડપી ચપળ કે ચાલાક સક્રિય સોફ્ટવેર પ્રક્રિયા વગેરે તે શબ્દો છે જે શબ્દકોશમાં એજાઇલ મોડેલ માટે સમજૂતી તરીકે આપવામાં આવે છે પરંતુ તે પછી એજાઇલ એટલે ખૂબ ઝડપી તેથી એજાઇલ મોડેલમાં ડેવલપમેન્ટ અન્ય ડેવલપમેન્ટ મોડેલોમાં થાય તેના કરતા ખૂબ ઓછા સમયમાં ખૂબ ઝડપથી થવું જોઈએ પરંતુ તે પછી તે કેવી રીતે ખૂબ ઝડપથી ડેવલપ થાય છે તેની એજીલીટી કેવી રીતે પ્રાપ્ત થઈ એજીલીટી પ્રાપ્ત થાય છે કારણ કે અહીં તે પ્રક્રિયાને બદલવા માટે ઘણી ફ્લેક્સિબિલિટી આપે છે કે જો કોઈ પ્રોજેક્ટને કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિ કરવા માટે કેટલાક કામની જરૂર હોય તો તે કરવામાં આવશે જો તે બીજા પ્રોજેક્ટ માટે જરૂરી નથી તો તે સરળતાથી છોડી શકાશે કારણ કે મોડેલ ખૂબ જ ફ્લેક્સિબલ છે વોટરફોલ મોડેલથી વિપરીત જ્યાં પૂર્વ વ્યાખ્યાયિત પ્રવૃત્તિઓ અને પગલાં અને વગેરે છે અહીં આપણે પ્રોજેક્ટમાં પ્રક્રિયાને બંધબેસતી કરી શકીએ છીએ પરંતુ વધુ મહત્ત્વની બાબત એ છે કે આપણે સમય બગાડતી બાબતોથી બચી શકીએ તે ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે આપણે સમયનો બગાડ જે કાંઈ પણ થાય તે ટાળવાની જરૂર છે સમયનો બગાડ શું છે કદાચ જો આપણે ખૂબ વિસ્તૃત ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી રહ્યાં હોય તો અમે આપણે કરી રહ્યા છીએ કે ઇટરેટિવ વોટરફોલના નમૂનામાં ડેવલપમેન્ટના 50 ટકા પ્રયત્નો અને સમય ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવે છે અહીં આપણે જોશું કે આ વિસ્તૃત ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં તે દૂર કરે છે અને ઘણો સમય બચાવે છે મુખ્યત્વે વોટરફોલ મોડેલની ખામીઓને દૂર કરવા તે 90 ના મધ્યમાં સૂચવવામાં આવ્યો હતો એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા એ છે કે ચેન્જ રિકવેસ્ટનું સંચાલન કરવું આપણે જોયું હતું કે ઇવોલ્યુશનરી મોડેલ ચેન્જ રિકવેસ્ટનું સંચાલન કરવાનો એક સારો રસ્તો છે અને એજાઇલ મોડેલો ઈવોલ્યુશનરી ડેવલપમેન્ટને સમાવિષ્ટ કરે છે ઇવોલ્યુશનરી અને ઈન્ક્રિમેન્ટલ ડેવલપમેન્ટ અહીં રિકવાયર્મેન્ટ નાના ઈન્ક્રિમેન્ટલ ભાગોમાં વિઘટિત થાય છે અને ડેવલપમેન્ટ ઈન્ક્રિમેન્ટલ રીતે આગળ વધે છે અહીં કેટલીક વસ્તુઓ છે જે અગત્યની છે વ્યક્તિઓને અહીં વિસ્તૃત ડોક્યુમેન્ટ્સ બનાવવાના બદલે સખ્તાઇથી પ્રક્રિયાને અનુસરવાના બદલે અને તેઓ ડોક્યુમેન્ટ્સ એકબીજાને પસાર કરવાને બદલે એકબીજા સાથે સંપર્ક કરે છે તેઓ એકબીજાને ઈન્ટરેકશન દ્વારા સમજાવે છે વોટરફોલ મોડેલમાં ડેવલપમેન્ટની પ્રગતિ ડોક્યુમેન્ટ્સની દ્રષ્ટિએ માપવામાં આવે છે જરૂરી ડોક્યુમેન્ટ પૂર્ણ છે ડિઝાઇન ડોક્યુમેન્ટ પૂર્ણ છે સંપૂર્ણ વિગતવાર ડિઝાઇન છે કોડ ડોક્યુમેન્ટેશન પૂર્ણ છે ટેસ્ટિંગ ડોક્યુમેન્ટેશન પૂર્ણ છે પરંતુ અહીં પ્રગતિ વર્કિંગ સોફ્ટવેરની દ્રષ્ટિએ માપવામાં આવે છે જે ડેવલપ થઈ છે કેટલા ઇટરેશન પૂર્ણ થયા છે અને દરેક ઇટરેશનમા કેટલાક વર્કિંગ સોફ્ટવેર ગ્રાહક સાઇટ પર ડિપ્લોય કરવામાં આવે છે અહીં ગ્રાહકને ડેવલપમેન્ટમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રોજેકટની શરૂઆતમાં કરાર પર હસ્તાક્ષર કરવાને બદલે ડેવલપમેન્ટમાં સહયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને અહીં એવું માનવામાં આવે છે કે ફેરફાર થશે રિકવાયર્મેન્ટ બદલાશે અને તેને કેવી રીતે સંચાલિત કરવી લાંબા ગાળાની યોજના બનાવવાને બદલે અને તે યોજનાને અનુસરીને અહીં ફેરફારો આવકાર્ય છે અને તે ચેન્જને કેવી રીતે નિયંત્રિત કરવું તે અહીં મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એજાઇલ પદ્ધતિઓ એક અમ્બ્રેલા શબ્દ છે એવી ઘણી પ્રક્રિયાઓ ડેવલપમેન્ટ પ્રક્રિયાઓ છે જે આત્યંતિક પ્રોગ્રામિંગ અથવા એક્સપી સ્ક્રમ ક્રિસ્ટલ ડીએસડીએમ લીન વગેરે જેવી હોય છે તેમાંના દરેકમાં એજાઇલ મોડેલની સુવિધાઓ છે પરંતુ તે પછી પણ તે કેટલીક રીતે અલગ પડે છે દરેકનું પોતાનું ધ્યાન છે નવી વસ્તુઓ કે જે દરેકમાં રજૂ કરવામાં આવી છે કારણ કે તમે નવી શરતો નવી પ્રવૃત્તિઓ અને વગેરે પરંતુ તે પછી તે બધામાં એજાઇલ પધ્ધતિઓની વિશેષતાઓ છે જેની આપણે છેલ્લી સ્લાઈડમાં ચર્ચા કરી છે ઈન્ક્રિમેન્ટ પર ડેવલપમેન્ટ ગ્રાહક સાથે ઈન્ટરેકશન ડેવલપર વચ્ચે ઓછા ડોક્યુમેન્ટેશનનું ઈન્ટરેકશન ઇન્ટિગ્રેશન અથવા દરેક ઇટરેશનમાં ટેસ્ટિંગ ડિપ્લોય કરી ગ્રાહકના ફીડબેક મેળવવા વગેરે આ વ્યાખ્યાનનો અંત આવે છે અને પછીના વ્યાખ્યાનમાં આપણે એજાઇલ ડેવલપમેન્ટ મોડેલ વિશે વધુ વિગતોની ચર્ચા કરીશું